હવે ચાલો આપણે આગળ વધીએ ચાલો જોઈએ કે આપણે આ ઇન્ટેગ્રલસ્ પર થોડું ઊંડાણપૂર્વક જોઈએ જેની મારે ગણતરી કરવાની છે યાદ રાખો કે મારે જે 2 પૂર્ણાંકો વિશે ચિંતા કરવાની હતી તે હતી અને હા આ બે ઇન્ટેગ્રલ ઘટકો છે જેના વિશે હું હંમેશા દરેક સેગમેન્ટ પર વિચારી રહ્યો છું તેથી અમે ગ્રીનના ફંક્શન વિશે વાત કરવા માટે આખું મોડ્યુલ વિતાવ્યું અને અમે અહીં 2D ગ્રીનના ફંક્શન સાથે આવ્યા તેથી તે યોગ્ય છે તેથી આ દરેકને એક ટર્મ યાદ છે કે જેની અમે ગણતરી કરી નથી અત્યાર સુધી શું બરાબર છે તેથી નોટેશનને થોડું સરળ બનાવવા માટે આ જે દરેક જગ્યાએ દેખાય છે તે એક સ્કેલર છે માત્ર એક અંતર છે 2 વેક્ટર r અને વચ્ચેનું અંતર તેથી હું ફક્ત તેને કૉલ કરીશ અને હવે પહોંચવા માટે મારે g નું ડેરિવેટિવ લેવાની જરૂર છે હું તેને કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સ માં કરી શકું છું અથવા હું તેને કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સમાં કરી શકું છું આ ચોક્કસ કિસ્સામાં તે તારણ આપે છે કે કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સનો ઉપયોગ કરીને અમને સરળ જવાબ મળે છે તેથી અહીં ફરીથી માહિતીનો એક ભાગ છે જે તમને આપેલ છે કે a નું ડેરિવેટિવ તમને આપે છે આ પ્રકારનું તમને આપવામાં આવ્યું છે બેસેલ ફંક્શન્સ ના ઘણા બધા ગુણધર્મો છે જેનો આપણે ઉપયોગ કરીશું અને આ તેમાંથી એક છે તો હવે જો મારે મૂલ્યાંકન કરવું હોય તો મારે શું કરવું જોઈએ હું ફક્ત આ પ્રોપર્ટી વાપરીશ તો હવે શું છે તેથી હું કરી શકું છું વ્યાખ્યાનો ઉપયોગ કરીને સરળ તો આ વેક્ટર કેવો દેખાય છે તેથી મારી પાસે છે આ વેક્ટરની આ વેક્ટર લેંથ નો નૉર્મ શું છે તે એક છે તે એકમ વેક્ટર છે અને આ વેક્ટરની દિશા શું છે તેથી ખૂબ જ સરળ રીતે આ બની જાય છે અને તેથી આ ફક્ત નોટેશનને સરળ બનાવે છે તેથી મારો મતલબ એવો નથી કે અમે શરૂઆત કરી હતી અને મને બહુ જટિલ નથી મળ્યું બરાબર હવે જ્યારે આપણે અહીં આ બે ઇન્ટેગ્રલનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ જ્યાં સુધી g અને જ્યાં સુધી આ ટર્મ ફાઇનાઇટ છે ત્યાં સુધી કોઈ સમસ્યા નથી હું ગૌસ ક્વોડરેચર રુલ નયુમેરિકલ ઇન્ટીગ્રેશન નો ઉપયોગ કરી શકું છું મુશ્કેલી ત્યારે થશે જ્યારે આ જથ્થાઓ સારી રીતે શરૂ થશે આપણે જાણીએ છીએ કે ગ્રીનના ફંકશન મૂળમાં સિંગયુંલારીટી ધરાવે છે આ કિસ્સામાં મૂળનો અર્થ થાય છે જ્યારે તે સિંગયુંલારીટી છે હવે જ્યારે હું આ કરી રહ્યો છું જો આપણે આ પર પાછા જઈએ જ્યારે હું અહીં આ ઇન્ટીગ્રેશન કરી રહ્યો છું ત્યારે હું શું નિશ્ચિત કરી રહ્યો છું હું નિશ્ચિત રાખી રહ્યો છું તે ઠીક ઠીક ઠીક છે અને r આખી બાઉન્ડ્રી પર લૂપિંગ પર ક્યાં જઈ રહ્યો છે સીમા પર પણ છે સીમા પર લૂપ છે તેથી ત્યાં ઓછામાં ઓછો એક સેગમેન્ટ હશે જ્યાં r બરાબર જમણે હશે તો તે બિંદુઓ પર શું થશે તેથી આ ઉદાહરણ તરીકે છે હેન્કેલ ફંક્શન ખૂબ નાના માટે કેવું દેખાય છે અને આ તે કંઈક છે જે તમે પહેલાથી જ જોયું છે તેથી તેનો એક વાસ્તવિક ભાગ છે જે સારી રીતે વર્તે છે અને કાલ્પનિક ભાગ જેવો દેખાય છે અને તેનું મૂલ્ય શું છે તેથી આ અહીં પ્રૉબ્લેમેટિક ઇન્ટેગ્રલ ભાગ બનશે તેથી આ માટે હતું શું તમને લાગે છે કે વધુ સારું વર્તન કરવામાં આવશે ના પણ મૂળ પર બેસીને સિંગયુંલારીટી ધરાવે છે બરાબર તેથી g અને તેઓ બંને જમણે તરીકે ઉડાવી દે છે તેથી તેથી અમારી ઇન્ટીગ્રેશન વ્યૂહરચનામાં આપણે 2 જુદી જુદી તકનીકોનો ઉપયોગ કરવો પડશે તેથી જ્યારે તે સુખદ કેસ છે ત્યારે ચિંતા કરવાની કંઈ નથી કે હું ફક્ત તમારા આંકડાકીય ક્વોડરેચર નો ઉપયોગ કરું છું ખરું કે આ અહીં એક અચળ છે અને તે યુલર અચળ છે લગભગ 0 57 અથવા કંઈક બરાબર છે તો હું આ પ્રોપર્ટી ક્યાંથી મેળવી શકું મને બેસેલ ફંક્શન્સની હેન્ડબુકમાંથી આ પ્રોપર્ટીઝ મળે છે આ તમામ ખાસ ફંક્શન્સમાં ખૂબ જ સારી રીતે દસ્તાવેજીકૃત પ્રોપર્ટીઝ ગ્રાફ છે અને હું તેનો યોગ્ય સંદર્ભ સામેલ કરીશ તેથી જ્યારે r બરાબર ન હોય ત્યારે હું નયુમેરિકલ ક્વોડરેચર ના રુલ નો ઉપયોગ કરીશ જેમાં કોઈ સમસ્યા નથી જ્યાં તે એકવચન પૂર્ણાંક કહેવાય છે આને કાળજીપૂર્વક કરવું પડશે અને અમે આગળ જોઈશું કે આ ઇન્ટેગ્રલ ઘટકોનું મૂલ્યાંકન કેવી રીતે કરવું તે તમારામાંથી જેમણે જટિલ વિશ્લેષણનો કોર્સ કર્યો છે તેઓને આમાંથી કેટલાક પરિચિત લાગશે જો નહીં તો તે બરાબર છે તેથી આ તે છે જે આપણે જોઈશું પરંતુ સામાન્ય વિચાર સ્પષ્ટ છે હંમેશા ધ્યાનમાં રાખો કે આ બે સમીકરણોને ઉકેલવાની પ્રક્રિયામાં આ બે સમીકરણોને હલ કરવાની અમારી મૂળ પ્રેરણા છે કેટલીક શરતો સરળ છે કેટલીક શરતો સરળ નથી એકવાર આપણે આ સમીકરણો ઉકેલી લીધા પછી વધુ વિગતોમાં જઈએ તે પહેલાં ચાલો એક પગલું પાછળ લઈએ હું આખરે શોધવા માંગુ છું અવકાશમાં ક્યાંય પણ ક્ષેત્ર કે જે મારો ઉદ્દેશ્ય છે પછી હું 1 વધુ સ્લાઇડ પર પાછો જાઉં છું આ શરતોને પાછું મૂકવા માટે હું હ્યુજેન્સ સિદ્ધાંતનો ઉપયોગ કરું છું જેનું મેં મૂલ્યાંકન કર્યું છે અને હું દરેક જગ્યાએ ક્ષેત્ર શોધી શકું છું તેથી અમે જે ઝૂમ ઇન કરી રહ્યા છીએ અને વધુને વધુ વિગતોમાં એકંદર ચિત્રને જોવાનું ગુમાવશો નહીં પરંતુ યાદ રાખો કે આપણે તે મેળવવા માંગીએ છીએ તેથી સમીકરણો ઉકેલવા અને આ પ્રૉબ્લેમેટિક શરતો છે હવે ચાલો આપણે થોડું વધારે જોઈએ તો 2 પ્રકારની સિંગયુંલારીટી શું છે જે આપણી પાસે છે કારણ કે x ખૂબ નાનો થઈ જાય છે મેં તમને કહ્યું છે કે તે આના જેવું દેખાય છે અને અહીં એક એસિમ્પ્ટોટિક ફોર્મ પણ છે જે પ્રૉબ્લેમેટિક ટર્મ 1x બરાબર છે તેથી જેમ x 0 1x તરફ વળે છે તે પણ જમણી બાજુએ ઉડે છે હવે તમે જોઈ શકો છો કે આ બંને ફંકશન તેઓ થોડી અલગ રીતે ઇંફિનિટી તરફ વલણ ધરાવે છે ખરા તેઓ થોડી અલગ રીતે ઇંફિનિટી તરફ વલણ ધરાવે છે તો ચાલો આપણે જોઈએ કે આ ગાણિતિક રીતે કેવી રીતે પ્રગટ થાય છે તેથી કલ્પના કરો કે મારી પાસે એક છે અને હું આખરે મર્યાદા ઓકે લઈશ અમે આનું મૂલ્યાંકન કરીએ તે પહેલાં હવે આ છે તમને શું લાગે છે કે મારી પાસે મૂળમાં સિંગયુંલારીટી છે અને હું જે મર્યાદા લઈ રહ્યો છું તે ઇન્ટીગ્રેશન માં હું તેનો સમાવેશ કરું છું તમે શું થવાની અપેક્ષા રાખો છો તે ઉડાવી દેવું જોઈએ જે તમે સાહજિક રીતે વિચારશો અને આ કિસ્સામાં મારી પાસે શું મર્યાદા ઓકે છે જો આ પૂર્ણાંકો તુચ્છ રીતે અસ્તિત્વ ધરાવે છે તો કોઈ સમસ્યા નથી હું મારી મૂળ પ્રક્રિયા પર પાછા જઈ શકું છું અને તમામ વિભાગો પરના ઇન્ટેગ્રલ નું મૂલ્યાંકન કરો મારી સમીકરણોની સિસ્ટમ મેળવો અને હું ત્યાં છું પરંતુ તે કરતા પહેલા ચાલો ઝૂમ ઇન કરીએ અને જોઈએ કે શું તે શક્ય છે તો ઇન્ટેગ્રલ શું છે ઠીક છે તેનું મૂલ્યાંકન કરો અને a જમણે જો તમે તપાસવા માંગતા હોવ તો માત્ર એક ડેરિવેટિવ લો તમને મળશે તેથી આ મને આપશે તેથી કોઈ સમસ્યા નથી કે હું આનું મૂલ્યાંકન કેવી રીતે કરી શકું Lhopitals શાસન તેથી હું કરીશ તો હવે તે કયા ફોર્મ માં છે આ કિસ્સામાં હું તેને કોઈપણ રીતે યોગ્ય રીતે કરી શકું છું તેથી આ બનશે તેથી મેં એક ફંક્શનને ઇન્ટીગ્રેટ કર્યું જેમાં સિંગયુંલારીટી હતી અને મને શું મળ્યું મને ફક્ત આ વ્યક્તિ મળ્યો તેથી આ સિંગયુંલારીટી એ છે જેને ઇન્ટેગ્રલ કહેવાય છે તેથી g ની સિંગયુંલારીટી ઇન્ટેગ્રલ છે તેથી જ્યારે હું ક્ષણોના ટર્મ ોની તે પદ્ધતિના મૂલ્યાંકનમાં પાછા જઉં છું જ્યાં પણ g ટર્મ હતો ત્યાં કોઈ સમસ્યા નથી ભલે દલીલ હોય કારણ કે તમે જોઈ શકો છો કે ઇન્ટિગ્રલ ફાઇનાઇટ છે તેમ છતાં ફંક્શન ડેલ્ટા ફંક્શનની જેમ ઉડાવી રહ્યું છે ડેલ્ટા ફંક્શન ફૂંકાઈ રહ્યું છે પરંતુ તેનું ઇન્ટેગ્રલ અંગ ફાઇનાઇટ છે તેથી તે સિંગયુંલારીટી છે પરંતુ ઇન્ટીગ્રેટ સિંગયુંલારીટી કહો હવે બીજી બાજુ અહીં મારી પાસે આ બીજી આ બીજી ટર્મ છે જે 1x તરીકે ફૂંકાઈ રહી છે હવે જ્યારે હું આનું મૂલ્યાંકન કરવા જાઉં ત્યારે મને શું મળે છે બરાબર આપે છે શું આ મર્યાદા અસ્તિત્વમાં છે આ મર્યાદા યોગ્ય રીતે અસ્તિત્વમાં નથી તેથી અહીં આ ટર્મ મારામારી તેથી મારી પાસે એક ફંક્શન એક સિંગયુંલારીટી છે જે મૂળમાં જે ફૂંકાય છે તે જ રીતે ચાલે છે તેનું ઇન્ટેગ્રલ પણ બરાબર નથી થતું તેથી તે ડબલ ડેલ્ટા ફંક્શનને ઇન્ટીગ્રેટ કરવા જેવું છે હું તેને એકવાર સંકલિત કરી શકું છું મારો મતલબ છે કે જો હું એકવાર તેને ઇન્ટીગ્રેટ કરું તો મને કંઈપણ ફાઇનાઇટ મળતું નથી પરંતુ જો હું તેને બે વાર ઇન્ટીગ્રેટ કરું તો તેથી જ્યારે હું તેને આની સાથે ઇન્ટીગ્રેટ કરું છું જો હું આને વધુ એક વખત ઇન્ટીગ્રેટ કરીશ તો મને ફાઇનાઇટ છે નું ફાઇનાઇટ પૂર્ણાંક કંઈક મળશે તેથી અહીં આ સિંગયુંલારીટી ચોક્કસ અર્થમાં કરતાં વધુ મજબૂત સિંગયુંલારીટી છે તેથી આ ઇન્ટેગ્રલ હું તેને કન્વર્જન્ટ ઇન્ટિગ્રલ કહીશ અને આ એક અલગ ઇન્ટેગ્રલ ઇન્ટેગ્રલ છે તેથી આપણે તે જ કરવાનું છે તેથી grad g ની સિંગયુંલારીટી ઇન્ટેગ્રલ નથી આ ઇન્ટેગ્રલ છે તેથી અમે ઓળખી કાઢ્યું છે કે અમે ઝૂમ ઇન કરીને ઝૂમ ઇન કર્યું છે અને જાણવા મળ્યું છે કે મુખ્ય પ્રૉબ્લેમેટિક કેરેક્ટર શું આ વિશે કોઈ પ્રશ્નો છે વિદ્યાર્થી જો આપણે આનું અનુમાન શ્રેણી દ્વારા કરીએ તો શું થશે જો આપણે આને મોટી શ્રેણી દ્વારા અંદાજિત કરીએ તો શું થશે તેથી જો તમે તેને મોટી શ્રેણી દ્વારા અંદાજિત કરો છો તો તમને વધુ અને વધુ શરતો યોગ્ય મળશે તેથી તમે x ની ઉચ્ચ શક્તિઓ મેળવશો પરંતુ મુદ્દો એ છે કે તમે પ્રથમ પદને અવગણી શકતા નથી પ્રથમ મુદત હંમેશા યોગ્ય રહેશે તેથી તે દરેક પદ એક ફાઇનાઇટ સંખ્યામાં કન્વર્જ થવો જોઈએ અને તે બરાબર થશે નહીં તેથી જો પ્રથમ ટર્મ પોતે કન્વર્જ ન થાય તો હવે તે કન્વર્જ થવાનો કોઈ અર્થ નથી તેથી પ્રશ્ન એ છે કે જો હું ક્વોડરેચર રુલ નો ઉપયોગ કરીને આને ઇન્ટીગ્રેટ કરીશ તો શું મારી પાસે સમાન સમસ્યાનો જવાબ છે હા કારણ કે તમે જે કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તે અમુક અર્થમાં તમે જાણો છો કે તમારી પાસે આના જેવું કંઈક ઇન્ટેગ્રલ છે અને તમે જાણો છો કે તમે આના જેવું જ સંકલન કરશો અમુક ફાઇનાઇટ સંખ્યામાં બિંદુઓ પર ફંક્શનનું મૂલ્ય જો તમે ક્વોડરેચર રુલ નો ઉપયોગ કરશો તો તમને થોડો જવાબ મળશે કારણ કે તેના નંબરો તમે જોશો તો તમને ખબર પડશે કે જ્યાં સુધી તમે યોગ્ય પસંદ કરો છો ત્યાં સુધી સમેશન કહેતા ક્વોડરેચર રુલ શું છે તમે તેને અમુક ફાઇનાઇટ સંખ્યા તરીકે પસંદ કર્યું છે તમને આનો થોડો જવાબ મળશે પરંતુ સૈદ્ધાંતિક રીતે આ ઇન્ટેગ્રલ છે તેથી તે ખરેખર ડરામણી છે કારણ કે તમને તેના માટે થોડો જવાબ મળશે અને તમને લાગે છે કે તે અસ્તિત્વમાં છે પરંતુ હૂડની નીચે તે અસ્તિત્વમાં નથી ત્યાં ક્વોડરેચર રુલમાં ફેરફાર કરવાની એક વિશેષ તકનીક છે જ્યારે તમે જાણો છો કે તેની અંદર સિંગયુંલારીટી છે સિંગયુંલારીટી નિષ્કર્ષણ બરાબર કહેવાય છે પરંતુ જો તમે ક્વોડરેચર રુલ નો ઉપયોગ કરશો તો તમને ભ્રામક જવાબ મળશે કારણ કે સૈદ્ધાંતિક રીતે તમે જોઈ શકો છો કે આ ઇન્ટેગ્રલ છે તમારે ન જોઈએ જો તમને જવાબ મળે તો તમારે જાણવું જોઈએ કે તે શંકાસ્પદ હોવું જોઈએ